આ ક્વોન્ટમ થિયરી અથવા ક્વોન્ટમ થિયરી પરિચય પરનું પ્રથમ વ્યાખ્યાન છે અને આવો કોઈ પણ અભ્યાસક્રમ પરંપરાગત રીતે બ્લેક બોડી રેડિયેશનના પરિચયથી શરૂ થાય છે તેથી અમે બ્લેક બોડીના રેડીએશનના પરિચય સાથે આ વ્યાખ્યાન શરૂ કરવા જઈ રહ્યા છીએ તેથી હું જે વિચારો વિશે વાત કરવા જઈ રહ્યો છું તે બ્લેક બોડી રેડિયેશન છે રેડિયેશન માટે સ્પેક્ટ્રલ ડેન્સિટિ વ્યાખ્યા પછી કેવીટી તરીકે બ્લેક બોડી પછી કેવીટી ની અંદર ઊર્જાની ઘનતા જે બ્લેક બોડી માટે ઊર્જાડેન્સિટિની સમકક્ષ હશે અને છેલ્લે કેવીટી ની અંદર રેડિયેશન દબાણ છે આ એવા વિચારો છે જેનો ઉપયોગ ક્વોન્ટમની કોન્સૈપ્ટ વિકસાવવા માટે કરવામાં આવશે ખાસ કરીને ઘનતા તરીકે બ્લેક બોડી રેડિયેશન ને સમજાવતી ક્વોન્ટમ પૂર્વધારણાની રજૂઆત છે તો પ્રશ્ન એ છે બ્લેક બોડી રેડિયેશન શું છે આ રેડિયેશનના એબસોરપ્સનની દ્રષ્ટિએ સમજાવવામાં આવે છે જે કહે છે કે બ્લૅકબોડી તમામ રેડિયેશન ને એબસોર્બ કરે છે અને તેના દ્વારા આપણે તેના પર કોઈ તરંગલંબાઈ પડવાનો અર્થ કરીએ છીએ એવી કોઈ સંપૂર્ણ સામગ્રી નથી જે બ્લેક બોડી ને સંપૂર્ણ બનાવે છે તમે જે સૂટ જુઓ છો તે બધા રેડિયેશન ને એબસોર્બ થતું નથી તે 99 હોઈ શકે છે પરંતુ તે તેના પર અથવા તમામ તરંગલંબાઈ માટે પડતા તમામ રેડિયેશન ને એબસોર્બ કરી શકાતું નથી તેથી આ સાથે આપણે એબસોરપ્સન ગુણક નામની વસ્તુને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ જે a છે પ્રતીક a છે જે તેના પર પડતાં રેડિયેશન ની ઘટના વિભાજિત બોડી દ્વારા શોષવામાં આવે છે તે એબસોરપ્સન ગુણક છે સાથે સાથે હું એમિસ્સીવ શક્તિ નામની વસ્તુને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યો છું અને તમે સારી રીતે કલ્પના કરી શકો છો કે આ બોડીમાંથી રેડિયેશન ના ઉત્સર્જન સાથે સંબંધિત છે તો એમિસ્સીવ શક્તિ શું છે ધારો કે મને બોડી આપવામાં આવી છે તો હું એમિસ્સીવ શક્તિને વ્યાખ્યાયિત કરી રહ્યો છું અને સપાટી પરથી હું સપાટી પર લંબ બહાર આવતા રેડિયેશન ને જોઉં છું તેથી આ લંબ દિશા છે સોલીડ ખૂણો ΔΩ પસંદ કરો પછી એમિસ્સીવ શક્તિ જે હું e દ્વારા સૂચવીશ તે એકમ સમય દીઠ આ નાના સોલીડ ખૂણામાં બહાર આવતી ઊર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ધારો કે ΔE ઊર્જા સમય Δt સાથે બહાર આવે છે અને ધારો કે આ વિસ્તાર નાનો વિસ્તાર જે A છે તો તે પ્રતિ એકમ વિસ્તાર છે તેથી એમિસ્સીવ શક્તિ એ એકમ વિસ્તાર દીઠ સપાટી પર સામાન્ય ઉત્સર્જિત શક્તિ છે એકમ સોલીડ ખૂણા દીઠ તેથી આપણે 2 માત્રા વ્યાખ્યા કરી છે એબસોરપ્સન ગુણક અને એમિસ્સીવ શક્તિ આ હું a બોલાવવા જઈ રહ્યો છું આ હું e કહેવાનો છું આ એક એવી વસ્તુ છે હવે મારે બ્લેક બોડી માટે આ 1 બરાબર લખવું જોઈએ અને મને બ્લેક બોડી માટે આ E કહેવા દો અને પછી કિર્ચોફનો નિયમKirchhoff's rule નામનું કંઈક છે કિર્ચોફનો નિયમ કહે છે કે તેની એબસોરપ્સન શક્તિથી વિભાજિત કોઈની પણ એમિસ્સીવ શક્તિ E ની બરાબર છે હું તે સાબિત કરી રહ્યો નથી આ ખૂબ સરળતાથી દલીલ કરી શકાય છે પરંતુ આ તે છે તો કિર્ચોફનો નિયમ કહે છે કે કોઈ પણ બોડીની એમિસ્સીવ શક્તિ E બરાબર છે તેથી બોડીનું એબસોરપ્સન ગુણક વધુ તેમ મોટી એમિસ્સીવ શક્તિ હશે તેથી જે વસ્તુ વધુ એબસોરપ્સન કરે છે તે પણ વધુ રેડિયેટ કરે છે દાખલા તરીકે ધારો કે હું કાચનો લીલો ટુકડો લઉં છું તે લીલો છે કારણ કે તે લાલ અને અન્ય રંગોને એબસોર્બ કરે છે અને લીલો રિફલેક્ટ કરે છે જો હું તેને ગરમ કરું અને અંધારામાં મૂકી દઉં તો તેમાંથી લાલ રંગ બહાર આવતો જોઉં છું કારણ કે તે લાલ રંગને વધુ એબસોર્બ કરે છે તેથી લાલ રંગ માટે એમિસ્સીવ શક્તિ વધુ હશે અથવા ધારો કે તમે તડકામાં લાકડા અને લોખંડનો ટુકડો બહાર મૂકો છો લોખંડનો ટુકડો વધુ ગરમ થાય છે કારણ કે તે વધુ શોષે છે લાકડાનો ટુકડો એટલો ગરમ થતો નથી કારણ કે એબસોરપ્સન શક્તિ ઓછી છે તેમની એમિસ્સીવ શક્તિ પણ a ના પ્રમાણમાં હશે તેથી જ્યારે અમુક તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે લોખંડ લાકડાના ટુકડા કરતાં ઘણું વધારે રેડિયેશન ઉત્સર્જિત કરશે તેથી તે કિર્ચોફનો નિયમ છે હવે આગળનો પ્રશ્ન જો કોઈ એવી સામગ્રી ન હોય જે સંપૂર્ણ એબસોરબિંગ હોય આપણે બ્લેક બોડી ને કેવી રીતે બનાવી શકીએ માત્ર સંપૂર્ણ એબસોરબિંગ સામગ્રી પર વાત કરીને આમાં સંશોધન ચાલી રહ્યું છે કારણ કે સોલાર પેનલ્સ માટે એક સંપૂર્ણ એબસોરબિંગ સામગ્રી ખૂબ સરસ હશે કારણ કે તે તેના પર આવતા તમામ રેડિયેશનને એબસોર્બ કરશે તેથી આપણે બ્લોક બોડી કેવી રીતે બનાવી શકીએ તેથી યુક્તિ એ છે કે તમે કેવીટી બનાવો છો તેમાં એક નાનું છિદ્ર બનાવો છો અને અહીંથી રેડિયેશનને કેવીટી ની પાછળની બાજુએ જવા દો છો તમે ઝિગઝેગ દિવાલ મૂકો છો તેથી જે રેડિયેશન આવે છે તે અરબીટરી દિશામાં જાય છે અને તમે ક્યાંક થોડું કાળું સ્થાન પણ મૂકો છો તેથી જ્યારે પણ રેડિયેશન આવે છે ત્યારે તે એબસોર્બ લે છે ઉપરાંત હું અહીં એક કાળો સ્પોટ મૂકીશ હવે તે ઘણી વાર ફરતું હોવાથી હું તેને અંદર કાળો પણ બનાવી શકું છું ત્યારે તે એબ્સૉર્બ થઈ જાય છે જો કે તે છિદ્રમાંથી બહાર આવતું નથી તેથી જે પણ રેડિયેશન અંદર જઈ રહ્યું છે તે એબસોર્બ કરે છે અને તેથી આ પ્રકારનું કેવીટી બને છે બતાવેલ કેવીટી જેવું કેવીટી બ્લેક બોડી ની ખૂબ નજીક હોય છે તેની અંદર જે પણ રેડિયેશન હોય છે તે બ્લેક બોડી નું રેડિયેશન છે હવે તમે પૂછી શકો છો આપણે બ્લેક બોડી ના રેડિયેશન માં શા માટે રસ ધરાવીએ છીએ તેના માટે હું ફરીથી કિર્ચોફના નિયમમાં પાછો જઈશ જે કહે છે કે ea એ E સમાન છે તેથી જમણા હાથની બાજુએ આ E સાર્વત્રિક જથ્થા જેવું છે તેથી જો આપણે તેનો અભ્યાસ કરીએ તો આપણે તેના વિશે સાર્વત્રિક રીતે નિવેદનો આપી શકીએ છીએ તેથી મેં જે બતાવ્યું છે તે જેવું કેવીટી જેવુ કંઈક છે જે બ્લેક બોડી ની ખૂબ નજીક છે અથવા લગભગ બ્લેક બોડી ની છે હવે રેડિયેશન ના ગુણધર્મો તેથી આપણે આ રીતે બ્લેક બોડી બનાવી છે અહીં એક નાનું છિદ્ર અને અહીં ઝિગઝેગ દિવાલ સાથે કદાચ અંદર કાળા રંગથી રંગવામાં આવી શકે છે તેથી તે એક સંપૂર્ણ બ્લેક બોડી છે અને આપણે દિવાલોને પણ ખૂબ જાડી બનાવી શકીએ છીએ જેથી રેડિયેશન બહાર ન જાય તેથી આ એક દિવાલ છે જેની અંદર હું વાદળી રંગથી બતાવીશ તે બધું બ્લેક બોડી નું રેડિયેશન છે હવે આ રેડિયેશન ના ગુણધર્મો પ્રથમ ક્રમે રેડિયેશન ની પ્રકૃતિ બોડીના ભૌમિતિક આકાર પર આધાર રાખતી નથી તેથી હું આ આકારમા કેવીટી ને અહીં એક નાનું છિદ્ર આપી શકું છું અને તે પછી પણ તે બ્લેક બોડી હશે તેથી તે અંદરના રેડિયેશન પર આધાર રાખતું નથી તે બ્લેક બોડી ને અનુરૂપ અને તેનો પ્રકૃતિ આકાર પર આધાર રાખતો નથી નંબર 2 બ્લેક બોડી ના કેવીટી ની અંદરનું રેડિયેશન આઇસોટ્રોપિક છે એ શું છે એનો અર્થ એ થયો કે સ્ટ્રેન્થ સહિતની પ્રકૃતિ છે તેનો અર્થ એ છે કે તીવ્રતા એ વાત પર નિર્ભર નથી કે રેડિયેશન કઈ દિશામાંથી આવી રહ્યું છે તેથી ચાલો આપણે જોઈએ કે એકન કારણ જો હું બોડીને ગોળાકાર બનાવું છું જ્યારે સૈદ્ધાંતિક વિશ્લેષણ કરીએ કારણ કે આકાર ખરેખર મહત્ત્વનો નથી અને કારણ 2 ના લીધે જો આપણે કેવીટી નું રેડિયેટિંગ જોઈએ તો આપણને કોઈ પણ દિશામાં કોઈ પણ તફાવત દેખાશે નહીં એનો અર્થ એ થયો કે હું આ કેવીટી ની અંદર જોઉં છું કે નહીં હું અહીં જોઉં છું કે નહીં હું અહીં જોઉં છું કે નહીં મને કોઈ તફાવત દેખાશે નહીં કારણ કે કોઈ પણ બાજુથી કોઈ વિરોધાભાસ નહીં હોય ઠીક છે આનું આ એક સારું ઉદાહરણ છે મેં હમણાં જે કંઈ કહ્યું તે ઉદાહરણ છે જ્યારે તમારી પાસે આ કોલસા હોય છે જે ભઠ્ઠીમાં બળી જાય છે અને ક્યારેક આ કોલસાઓ કેવીટી બનાવે છે અને ઉદાહરણ તરીકે અહીં એક કેવીટી અને રેડિયેશન અહીંથી બહાર આવી શકે છે આ સળગતા કોલસા માંથી રેડિયેશન પણ બહાર આવી શકે છે ત્યારે તમે જોશો કે કેવીટી માંથી નીકળતા રેડિયેશન ની તીવ્રતા સૌથી મોટી છે કેમ કારણ કે કેવીટી માં એમિસ્સીવ શક્તિ વધુ હોય છે તે બ્લેક બોડી ના નંબર 1 ની નજીક નંબર 2 છે તમે કેવીટી ની અંદર કિનારીઓ વગેરે બનાવી શકતા નથી કારણ કે રેડિયેશન આઇસોટ્રોપિક છે તેથી આપણે અત્યાર સુધી જે કંઈ શીખ્યા છીએ તેનો સારાંશ આપું છું તે એ છે આપણે બ્લેક બોડી ના રેડિયેશન નો અભ્યાસ કરવા માંગીએ છીએ અને મેં અગાઉ કહ્યું તેમ બ્લેક બોડી રેડિયેશન હું અભ્યાસ કરવા માંગુ છું કારણ કે તેમાં સાર્વત્રિક સંપત્તિ છે તે તમામ બોડી માટે એબસોરપ્સન ગુણક ની એમિસ્સીવ શક્તિનો ગુણોત્તર છે તેમાં તે સાર્વત્રિક સંપત્તિ છે તેથી જો આપણે બ્લેક બોડી ના રેડિયેશન નો અભ્યાસ કરવા માંગીએ છીએ તો આપણે કેવીટી માંથી બહાર આવતા રેડિયેશન નો ઉપયોગ કરીને તેનો અભ્યાસ કરી શકીએ છીએ જે બંધ છે પરંતુ તેમાં નાનું છિદ્ર છે તેમાં એક નાનું છિદ્ર છે વિશ્લેષણ માટે આપણે આ કેવીટી ને ગોળાકાર તરીકે લઈ શકીએ છીએ સાહા દ્વારા હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ પરના પુસ્તકમાં આ બધું ખૂબ સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે આ આપણું પોતાનું મેઘંત સાહા અને શ્રીવાસ્તવ છે તેથી મેં આ પુસ્તકમાંથી મોટાભાગની સામગ્રી લીધી છે અને આ ખરેખર એક ખૂબ સરસ પુસ્તક છે જો તમે ઐતિહાસિક વિકાસ અને તે જેવી વસ્તુઓ વાંચવા માંગો છો તો આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે આપવામાં આવ્યું છે